તો અત્યાર સુધી આપણે 3 મહત્વપૂર્ણ સર્કિટ થિયરમની ચર્ચા કરી જેમાં નોર્ટન થિયરમ થેવેનિન થિયરમ અને સુપરપોઝિશન થિયરમ હતા તો આજે આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમની ચર્ચા કરીશું તો ઘણી પરિસ્થિતિઓમાં લોડને પાવર સપ્લાય કરવા માટે સર્કિટની રચના કરવામાં આવે છે તેથી વોલ્ટેજ અને કરન્ટ શોધવાને બદલે આપણે લોડને સપ્લાય કરવામાં આવતાં પાવર વિષે વધુ રસ ધરાવીએ છીએ તો કોમ્યુનિકેશન સિસ્ટમ માં હોય તેવી ઘણી એપ્લિકેશન છે જ્યાં લોડને મહત્તમ પાવર સપ્લાય કરવો ઇચ્છનીય છે તો આપણી પાસે શું છે અને આપણે શું કરવાનું છે તો જ્યારે કોઈ આપેલ સિસ્ટમ માટે ઈન્ટર્નલ લોસ જાણતાં હોઈએ ત્યારે લોડને મેક્સિમમ પાવર પહોચાડવા માટેના પ્રોબ્લેમને ધ્યાનમાં લેવાનો છે હવે અહીં એક અગત્યની વાત એ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે સિસ્ટમમાં ઈન્ટર્નલ લોસ જુઓ છો અને જો તમે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થીયરમ એપ્લાય કરો છો તો તેનો અર્થ એ થયો કે તે ઈન્ટર્નલ લોસ નોંધપાત્ર હોવો જોઈએ તો આવું કઈ રીતે થશે આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થીયરમમાં તેની વિગતવાર ચર્ચા કરીશું અને આ વિશિષ્ટ ઘટનાને સમજીશું હવે થેવેનિન ઈક્વીવેલેન્ટ કે જેની આપણે અગાઉના ક્લાસમાં ચર્ચા કરી હતી તેનો ઉપયોગ આપણે લીનિયર સર્કિટમાં મેક્સિમમ પાવર શોધવા માટે કરીશું તો તમારી પાસે કોઈપણ પ્રકારનું નેટવર્ક હોય તેમાં ધારો કે તમારી પાસે 2 ટર્મિનલ નેટવર્ક છે અને તમે જુઓ છો કે તે લિનિયર સર્કિટ છે તો આ નેટવર્કને તમે થેવેનિન ઈક્વીવેલેન્ટ દ્વારા બદલી શકો છો જે આપણે અગાઉ થેવેનિન ઈક્વીવેલેન્ટ માં જોઈ ગયા છીએ હવે આપણી પાસે જે કોઈ પણ નેટવર્ક હોય આપણે તેને તેના ઈક્વીવેલેન્ટ થેવેનિન વોલ્ટેજ અને થેવેનિન રેઝિસ્ટન્સ દ્વારા રજૂ કરી શકીએ છીએ હવે આપણે જે ટર્મિનલ પર થેવેનિન ઈક્વીવેલેન્ટ નો ઉપયોગ કરી હમણાં જ શોધી કાઢ્યું છે ત્યાં આપણે હવે લોડ ઉમેરવો પડશે અને ત્યારબાદ આપણે એ શોધવાનું છે કે આ નેટવર્ક દ્વારા લોડને કઈ સ્થિતિમાં મહત્તમ પાવર સપ્લાય કરી શકાશે તો આપણે અહીં ધારીએ કે લોડ વેરીએબલ છે તેથી આપણે મહત્તમ પાવર ટ્રાન્સફર સ્થિતિને અનુસાર લોડને ટ્યુન કરી શકીએ છીએ તેથી હવે જો તમે સર્કિટને જોશો કે જે નેટવર્ક ની થેવેનિન ઈક્વીવેલેન્ટ ધરાવે છે અને પછી તેની સાથે વેરીએબલ લોડ 𝑅𝐿 જોડાયેલ છે તો આ કિસ્સામાં પાવર કેટલો હોવો જોઈએ તો આ કિસ્સામાં પાવર 𝑖2𝑅 હોવો જોઈએ આ કિસ્સામાં રેઝિસ્ટન્સ 𝑅 એ 𝑅𝐿 છે કારણ કે આપણે રેઝિસ્ટન્સ 𝑅𝐿 દ્વારા થયેલ પાવર ડિસિપેશન શોધવાનો છે તેથી કરન્ટની કિંમત i VThRTh RL થશે ત્યારબાદ કરન્ટના વર્ગને 𝑅𝐿 વડે ગુણાકાર કરીને પાવરનું મૂલ્ય મળે છે જે પાવર લોડને ડિલીવર થશે હવે જો તમે આ ચોક્કસ સમીકરણ જોશો તો 𝑉𝑇ℎ અને 𝑅𝑇ℎ ફિક્સ છે કારણ કે ટાઈમના કોઈ એક ચોક્કસ પોઈંટ પર આ નેટવર્કને ઈક્વીવેલેન્ટ છે તેથી આ કોઈ ચોક્કસ સમય પર 𝑉𝑇ℎ અને 𝑅𝑇ℎ ની કિંમત ફિક્સ રહેશે અને એકમાત્ર વસ્તુ કે જે આ સર્કિટમા વેરીએબલ છે તે 𝑅𝐿 છે આમ હવે જો તમે 𝑅𝐿 ની કિંમત 0 થી શરૂ કરીને ઈન્ફાઈનાઈટ સુધી બદલાવો અને તમે લોડ ને નેટવર્ક દ્વારા આપવામાં આવતાં પાવરન મેઝર કરો તો તેના આધારે તમે કર્વ દોરી શકો છો જે આ આક્રુતિમાં દર્શાવ્યા મુજબ નો હશે આમ જ્યારે તમે 𝑅𝐿 ની કિંમત વધારવાનું ચાલુ કરો છો ત્યારે તમે જોશો કે આ ચોક્કસ લોડ માટે જરૂરી પાવર ની કિંમત વધતી જાઈ છે અને હવે કોઈ એક ચોક્કસ પોઈન્ટ પર પાવર મેક્સિમમ હોવો જોઈએ અને ત્યારબાદ 𝑅𝐿 ની કિંમત વધશે છતાં પણ પાવરની કિંમત ફરીથી ઘટતી જાશે તોઆના પરથી તમે સમજી શકો છો કે કોઈ એક પોઈન્ટ પર લોડને મહત્તમ પાવર સપ્લાય થશે તો હવે આપણે શું કરવાનું છે અને આપણે શું શોધવાનું છે તો કઈ સ્થિતિ હેઠળ અથવા તો 𝑅𝐿 ની કેટલી કિંમત હશે કે જેના પર નેટવર્ક દ્વારા લોડ સુધી મહત્તમ પાવર પહોંચાડવામાં આવશે તે આપણે શોધવાનું છે તો હવે ચાલો આપણે જે મૂલ્ય જોયા છે તે શોધવાનો પ્રયાસ કરીએ આપણે જોયું કે 𝑅𝐿 ની કિંમત 0 થી ઇનફીનીટીની વચ્ચે બદલાઈ રહી છે અને એક એવી કિંમત કે જેના પર પાવર મહત્તમ થાય છે તે છે 𝑅𝐿𝑅𝑇ℎ હવે જો તમે આ આક્રુતિ જુઓ તો લોડમાં મહત્તમ પાવર ટ્રાન્સફર 𝑅𝐿 ના જે મૂલ્ય પર થાય છે તે 𝑅𝑇ℎ ની બરાબર છે આમ આ ચોક્કસ નેટવર્કમાં જ્યારે 𝑅𝐿 નું મૂલ્ય થેવેનિન રેઝિસ્ટન્સ જેટલું હોય છે ત્યારે મહત્તમ પાવર ટ્રાન્સફર થાય છે આપણે આ પાવર 𝑝 ની મદદથી શોધીએ છીએ કે જેની આપણે હમણાં જ ગણતરી કરી છે તો હવે આપણે જોઈએ એ કઈ રીતે 𝑅𝐿 એ 𝑅𝑇ℎ બરાબર થાય છે તો આપણે ઓપ્ટિમલ કન્ડિશન માં તેને શોધવાની જરૂર છે તો આપણે શું કરીશું તો આપણે ફંક્શનને ડિફરન્શીએટ કરવાની જરૂર છે જે અહિ આપણે 𝑝 તરીકે દર્શાવેલ છે હવે પાવર p i2RL VThRTh RL2RL તરીકે લખી શકો છો આમ મેકિસમમ પાવર ટ્રાન્સફર થિયરમને સાબિત કરવા માટે આપણે શું કરીશું તો આપણે આ સમીકરણમાં આપેલ 𝑝 ને 𝑅𝐿 ના સાપેક્ષમાં ડિફરેંશીએટ કરવુ પડશે અને પછી આપણે મહત્તમ મૂલ્ય સુધી પહોંચી ગયા છીએ કે નહીં તે શોધવા માટે આપણે dpdRL 0 બરાબર સેટ કરવું પડશે તેથી આપણે પાવર 𝑝 ને 𝑅𝐿 ના સાપેક્ષમાં ડિફરન્શીએટ કરવું પડશે જે આ ચોક્કસ સમીકરણમાં એકમાત્ર વેરીએબલ છે તેથી જો હવે આપણે પાવર ઈક્વેશન ને ડિફરેન્સીએટ કરીએ તો આપણને dpdRL VTh2RTh RL2 2RLRTh RLRTh RL4 VTh2RTh RL 2RLRTh RL3 મળે છે તો તમે તેના બરાબર જ્યારે શુન્ય સેટ કરો છો ત્યારે તમને ન્યુમેરેટર ટર્મ તરીકે RTh RL 2RL0 મળે છે તેથી RTh RL0 અને અંતે RTh RL મળે છે જ્યારે લોડ રેઝિસ્ટન્સ થેવેનિન રેઝિસ્ટન્સના બરાબર થાય છે ત્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય છે આ તારણ આપણે મેળવ્યું જ્યારે વેરીએબલ 𝑅𝐿 ના સાપેક્ષમાં પાવર p નું ડેરીવેટીવ લીધું અને હવે આપણને ખબર છે કે જ્યારે ડેરીવેટીવ dpdRL 0 છે તે કન્ડીશનમાં 𝑅𝐿 નું મૂલ્ય શું હશે તો જ્યારે તમે પાવર p માં 𝑅𝐿 ની કિંમત સપ્લાય કરો છો તો પાવરની કિંમત મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે હવે આપણે એ શોધવાનું છે કે અહીં ડેરિવેટિવ ની મદદ થી મેળવેલ આ કન્ડીશન ખરેખર મેક્સિમમ છે કે નહી તો આ તપાસવા આપણે શું કરવું જોઈએ તો આ માટે આપણે 𝑅𝐿 ની સાપેક્ષમાં પાવરનું ડબલ ડિફરેન્શીએશન કરવું પડશે અને તેની કિંમત 0 કરતા ઓછી હશે તે સાબિત કરવું પડશે આ સ્લાઇડ માં દર્શાવ્યા પ્રમાણે સોલ્વ કરતાં તમને ડબલ ડિફરેન્શીયલ ની કિંમત 0 કરતા ઓછી મળશે અને તેથી આપણે કહીં શકીએ કે જ્યારે લોડ રેઝિસ્ટન્સ એ થેવેનિન રેઝિસ્ટન્સની બરાબર હોય ત્યારે લોડમાં મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય છે આમ જ્યારે આપણે પાવર ઈક્વેશનમાં 𝑅𝐿𝑅𝑇ℎ ની કિંમતને મુકીએ છીએ જેની આપણે હમણાં જ ગણતરી કરી છે જે p i2RL VThRTh RL2RL છે મેક્સિમમ પાવર જે નેટવર્ક લોડને ટ્રાન્સફર કરે છે તે pmax VTh24RTh હશે હવે ધ્યાનમાં લેવા જેવી મહત્વની બાબત એ છે કે આ મૂલ્ય ત્યારે જ માન્ય રહેશે જ્યારે 𝑅𝐿𝑅𝑇ℎ થશે આમ જ્યારે 𝑅𝐿 નું મૂલ્ય 𝑅𝑇ℎ કરતાં વધુ હોય અથવા તો 𝑅𝑇ℎ કરતાં ઓછું હોય ત્યારે આપણે i2RL ના કન્વેશનલ ફોર્મ્યુલાનો ઉપયોગ લોડને ટ્રાન્સફર થયેલા પાવરને શોધવા માટે કરવો પડશે હવે જો 𝑅𝑇ℎ ને સર્કિટના લોસ તરીકે દર્શાવવામાં આવે છે તો શુ થાય છે જો તમારી પાસે આના જેવું નેટવર્ક હોય અને તમે આ લોડને એક્સટર્નલ ટર્મિનલ ab સાથે કનેક્ટ કરી રહ્યાં છો જો આ નેટવર્કને થેવેનિન ઈક્વીવેલેન્ટ તરીકે રજૂ કરવામાં આવે પરંતુ 𝑅𝑇ℎ ની જે કિંમત આપણે અહીં જોઈ રહ્યા છીએ તે બીજું કંઈ નથી પરંતુ આપેલ નેટવર્કમાં રહેલ કુલ લોસ છે અને પછી જો તમે મેક્સિમમ પાવર કન્ડિશન પર લોડ 𝑅L ને જોડો તો ભલે લોડ સોર્સ માંથી મેક્સિમમ પાવર મેળવે છે પરંતુ સાથે લોસ પણ મેક્સિમમ હશે આમ જ્યારે સિસ્ટમમાં લોસ હાજર હોય ત્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફરની કન્ડિશન ઉપયોગી થશે નહીં આમ આ કિસ્સામાં સિસ્ટમમા લોસ તરીકે જે પણ કંઈ આપણને મળે છે તે લોડ દ્વારા એબ્સોર્બ થયેલ પાવર સમાન હોવું જોઈએ તો હવે આપણે શું કહી શકીએ કે સોર્સમાંથી મેક્સિમમ પાવર ખેંચવા અને લોડને મેક્સિમમ પાવર પહોંચાડવા વચ્ચે તફાવત છે હવે જ્યારે લોડ બદલવામા આવે છે એ રીતે કે રેઝિસ્ટન્સ નેટવર્કના થેવેનિન રેઝિસ્ટન્સને સમાન હોય તો તે આપેલા નેટવર્કમાંથી મેક્સિમમ પાવર રીસીવ કરે છે થેવેનિન રેઝિસ્ટન્સની સાપેક્ષમાં લોડ રેઝિસ્ટન્સમાં કોઈપણ પ્રકારનો બદલાવ તે પછી વધારો હોય કે ઘટાડો તે લોડમાં ડિલિવર થતાં પાવરને ઘટાડશે બીજી રીતે આપણે હવે એમ કહી શકીએ કે આપણે વોલ્ટેજ સોર્સમાંથી શક્ય તેટલો મેક્સિમમ કરન્ટ ખેંચીને મેક્સિમમ શક્ય પાવર ખેંચી શકીએ છીએ આમ આ કંડિશન છે જ્યારે આપણે કહીયે છીએ કે સોર્સ લોડને મેક્સિમમ પાવર ડિલિવર કરે છે હવે આપણે એ જોઈએ કે સોર્સમાંથી મેક્સિમમ પાવર ખેચવો તેનો અર્થ શું છે તો જ્યારે તમારે સોર્સમાંથી મેક્સિમમ પાવર ખેચવા માંગતા હોવ ત્યારે તમે સોર્સમાંથી મેક્સિમમ શક્ય કરન્ટ ખેચવા માંગો છો આ કઈ રીતે મેળવી શકાય તે સરળતાથી ટર્મિનલને શોર્ટ કરીને મેળવાય છે કારણ કે તે કંડિશન પર જ સોર્સ દ્વારા મેક્સિમમ કરન્ટ ડિલિવર થાય છે આમ આ કિસ્સામાં શું થશે કે તમે લોડને અસરકાર રીતે 0 પાવર ડિલીવર કરશો કારણકે તે કિસ્સામાં R ની કિંમત 0 છે કારણ કે તમે ટર્મિનલને શોર્ટ સર્કિટ કરો છો તમે હવે સમજી શકો છો કે મેક્સિમમ પાવર ખેચવો અને લોડને મેક્સિમમ પાવર ડિલિવર કરવો તેમાં તફાવત શું છે આમ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થીયરમ ત્યારે લાગુ પાડી શકાય છે જ્યારે તમે કહો છો કે સોર્સ લોડને મેક્સિમમ પાવર ડિલિવર કરે છે હવે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે મેક્સિમમ પાવર ખેચીએ છીએ ત્યારે તેનો અર્થ એ થયો કે તે કંડિશન પર તમે સોર્સ ટર્મિનલને સરળતાથી શોર્ટ કરી રહ્યા છો અને સોર્સમાંથી કરન્ટ આઉટપુટ ને મેક્સિમાઈઝ કરી રહ્યા હવે બીજી અગત્યની વાત જે તમારે ધ્યાનમાં રાખવી જોઇએ એ તે છે કે મેક્સિમમ પાવર થીયરમ ને ક્યારેક ખોટી રીતે સમજવામાં આવે છે શુ થાય છે કે સમાન્ય રીતે આપણે પાવર એબ્સોર્બને મેક્સિમાઈઝ કરવા માટે ઓપ્ટિમલ લોડને પસંદ કર્યો છે જેના માટે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થીયરમ ડિઝાઈન કર્યો છે પણ જો લોડ ફિક્સ છે તેનો અર્થ એ થયો કે જો લોડ રેઝિસ્ટન્સ અગાઉથી જ સ્પેસીફાઈડ થયેલ હોય તો પછી મેક્સિમમ પાવર થીયરમ અહીં કામમાં આવશે નહી કારણ કે તમારી પાસે લોડની ફિક્સ કિંમત છે જે તમારો 𝑅𝐿 છે તે વેરીએબલ ક્મ્પોનન્ટને બદલે હવે ફિક્સ છે તેથી તમારો 𝑅𝑇ℎ એ નેટવર્ક કમ્પોનન્ટ દ્વારા ગમે ત્યાં સંચાલિત થયેલ છે આમ તમારા 𝑉𝑇ℎ અને 𝑅𝑇ℎ અગાઉથી જ ફિક્સ થયેલ છે જો 𝑅𝐿 પણ ફિક્સ હોય તો તમે મેક્સિમમ પાવર ટ્રાન્સફરની કન્ડીશનને શોધી શકતા નથી આમ આ રીતે જો લોડ રેઝિસ્ટન્સ અગાઉથી જ સ્પેસીફાઈડ હોય તો મેક્સિમમ પાવર થીયરમ લાગુ કરી શકાય નહી હવે ધારો કે કોઈ પણ રીતે તમે 𝑅𝑇ℎ ને વેરીએબલ બનાવો તો આ કિસ્સામાં જ્યારે તમારે નેટવકના થેવેનિન ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સને લોડને સમાન સેટ કરવો હોય ત્યારે તે હંમેશા મેક્સિમમ પાવર ટ્રાન્સફર કંડિશનની ગેરેંટી આપતું નથી કારણ કે પ્રેક્ટિકલ સ્થિતિમા શુ થાય છે કે નેટવર્ક પાસે પણ કેટલાક લોસ કમ્પોનન્ટ હશે આમ ઉપલબ્ધ લોસ કમ્પોનન્ટને કારણે આપણી પાસે તે કમ્પોનન્ટમાં પાવર લોસ છે અને આ કિસ્સામાં સર્કિટ કે જે તમે થેવેનિન ઈક્વીવેલેન્ટ તરીકે જોઇ તે મેક્સિમમ પાવર ટ્રાન્સફરની કંડિશન ને ઓળખવામાં મદદ કરશે નહી કારણ કે ત્યા એક કમ્પોનન્ટ એવો હોવો જોઈએ કે જે કાયમ માટે લોસ કમ્પોનન્ટ હોય છે અને આ કમ્પોનન્ટ તમને કોઈપણ પ્રકારની કંડિશન આપશે નહી કે જેના હેઠળ તમારી પાસે 𝑅𝑇ℎ𝑅𝐿 હોય આમ આ તે છે જે વાત તમે ધ્યાનમાં રાખી શકો કે પ્રેક્ટિકલ સિનારિઓ મા તમારે હમેશા જોવુ પડશે કે સર્કિટમાં પાવર લોસ છે કે નહી તો હવે એક ઉદાહરણ દ્વારા આપણે મેક્સિમ પાવરટ્રાન્સફર થીયરમ સમજીએ તો આક્રુતિમા દર્શાવ્યા મુજબ આપણી પાસે એક સર્કિટ છે હવે આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર શોધવુ છે કે 𝑅𝐿 ની કઈ કિંમત પર આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર મેળવીશું તો તેના માટેનું પ્રથમ સ્ટેપ શું છે તો પ્રથમ સ્ટેપ સર્કિટના થેવેનિન ઈક્વીવેલેન્ટને શોધવાનું હોવું જોઈએ જે ટર્મિનલ ab ની ડાબી બાજુએ છે તો તેના માટે તમારે જે કરવાનું છે તે સૌ પ્રથમ તો પહેલા વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરવું પડશે અને પછી કરન્ટ સોર્સને ઓપન સર્કિટ કરવું પડશે અને આ રીતે તમે થેવેનિન રેઝિસ્ટન્સની કિંમત મેળવી શકો છો હવે જો તમે સર્કિટને જોશો તો જ્યારે તમે વોલ્ટેજને શોર્ટ સર્કિટ અને કરન્ટ સોર્સને ઓપન સર્કિટ કરો છો ત્યારે 6 ઓહ્મ રેઝિસ્ટન્સ 12 ઓહ્મ રેઝિસ્ટન્સની સાથે પેરેલલ માં હોવો જોઈએ અને આ 3 ઓહ્મ અને 2 ઓહ્મ રેઝિસ્ટન્સ સીરીઝ માં હોવા જોઈએ તો આ RTh ની કિંમત શું હોવી જોઈએ RTh 236||12 561218 9 તો હવે પછીનુ સ્ટેપ છે કે થેવેનિન વોલ્ટેજ એટલે કે 𝑉𝑇ℎ ની કિંમત શોધવાનું હવે જ્યારે તમે સર્કિટને જુઓ ત્યારે સોર્સને સર્કિટની પાછળ રાખીને આપણે જોઈશું કે ત્યાં સર્કિટમાં 2 મેશ હશે તો ચાલો આપણે કહીએ મેશ 1 મા મેશ કરન્ટ 𝑖1 છે મેશ 2 મા મેશ કરન્ટ 𝑖2 છે અને ટર્મિનલ ab ના અક્રોસ માં વોલ્ટેજ 𝑉𝑇ℎ છે હવે આ કિસ્સામાં જો તમે સર્કિટ જોશો તો 𝑖2−2𝐴 છે હવે જો તમે આ ચોક્કસ મેશ માટે KVL લખો તો તમે શું લખશો તમે લખશો કે −1218𝑖1−12𝑖20 હવે જો તમે પ્રથમ ઈક્વેશનમાં 𝑖2 ની કિંમત મુકો અને પછી સાદુરૂપ આપો તો તમને i1 23A મળશે Vth 22 હવે તમે માત્ર આકૃતિ પરથી જોઈ શક્શો કે 𝑉𝑇 એ બીજું કંઈ નથી પરંતુ કરન્ટ સોર્સના અક્રોસમાં વોલ્ટેજ ટર્મિનલ છે કારણ કે 2 ઓહ્મ રેઝિસ્ટન્સમાંથી કોઇ કરન્ટ પસાર થતો નથી કારણ કે તે ઓપન સર્કિટ છે આમ વોલ્ટેજ 𝑉𝑇ℎ કરન્ટ સોર્સનાં અક્રોસમાં હશે જો તમે આ ચોક્કસ સેગમેન્ટ માટે KVL લાગુ કરો તો તમે આ કિસ્સામાં શું લખી શકો છો તમને 12 6i1 3i2 2 Vth 0 Vth 22 મળે છે તો હવે તમારી પાસે 𝑉𝑇ℎ ની કિંમત છે અને તમારી પાસે 𝑅𝑇ℎ ની કિંમત 9 ઓહ્મ છે તેથી સર્કિટનુ થેવેનિન ઈક્વીવેલેન્ટ 9 ઓહ્મ રેઝિસ્ટન્સ ની સાથે સીરીઝમાં 22 વોલ્ટ હોવુ જોઈએ અને પછી તમારી પાસે જોડાયેલ અને અજાણ્યો લોડ છે જે 𝑅𝐿 છે તો હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થીયરમનો ઉપયોગ કરીને તમે કહી શકો છો કે મેક્સિમમ પાવર ત્યારે જ ટ્રાન્સફર થશે જ્યારે 9 ઓહ્મ રેઝિસ્ટન્સ લોડ 𝑅𝐿 ને સમાન થાય આમ મેક્સિમમ પાવરટ્રાન્સફરની કંડિશનમાં 9 ઓહ્મ pmax VTh24RTh 22249 13 44W હોવો જોઈએ અને આ સાથે જ આજનો આ સેશન અહીં પુર્ણ કરીએ છીએ મેક્સિમમ પાવર ટ્રાન્સફરની ચર્ચાને આપણે આગળના સેશનમાં પણ ચાલુ રખીશું જ્યાં આપણે તે સર્કિટમાં ડિપેન્ડન્ટ સોર્સ હાજર હોય તે કિસ્સામાં જોઈશું કેવી રીતે તમે મેક્સિમમ પાવર જે લોડમાં ટ્રાન્સફર થાય છે તેની ગણતરી કરશો